અગાઉના વ્યાખ્યાનમાં આપણે જે જોયું તે ક્વોન્ટમ હાયપોથેસીસ છે તે એક ઓસિલેટર એનર્જી 0 h 2 h લઈ શકે છે અને ઘણા બધા બ્લેક બોડી ની સ્પેક્ટરલ ડેન્સિટિ સમજાવે છે તેથી આ ફક્ત ઓસિલેટર છે તેથી આપણે જે ધાર્યું હતું છે તે કેવીટીછે અને આ ઓસિલેટર્સ ફક્ત ક્વોન્ટાઇઝ વેલ્યુ લે છે પરંતુ સાથે સાથે રેડિયેશન ને એવી રીતે વર્તવાનું જાણે કે તે કન્ટીન્યુ હોય આ એક ઇન કન્સીસ્ટન્સી લાગે છે અને ત્યાં જ આઇન્સ્ટાઇન આવ્યા અને તેમણે કહ્યું કે રેડિયેશન હોઈ શકે છે તેને એનર્જી h ના આ કન્ટીન્યુ પાર્ટીકલ્સ તરીકે પણ ગણવું જોઈએ અને તેમણે આ બતાવ્યું કે હું તમારા માટે તે કરવા માંગુ છું કારણ કે આ સાયન્ટિફીક ઈનવેસ્ટીગેશન નો એક સુંદર ભાગ છે તો શા માટે આઇન્સ્ટાઇન જે કહે છે તે એ છે કે વેનના રેડિયેશન માટેની ફોર્મ્યુલા માન્ય છે અને તે એક રેઝ્યુમ છે જ્યાં νT મોટું છે જ્યારે આ માન્ય હોય છે ત્યારે રેડિયેશન એનર્જી h સાથે પાર્ટીકલ્સ ના સંગ્રહની જેમ વર્તે છે અને તે ફોટોનનો ખ્યાલ આપે છે અને આપણે જોવા માંગીએ છીએ કે તેણે તે કેવી રીતે કર્યું આપણે થોડો થર્મોડાયનેમિક્સનો ઉપયોગ કરીએ છીએ બરાબર તેથી થર્મોડાયનેમિક્સ કહે છે કે 1T∂S∂UV હવે આઇન્સ્ટાઇન જે માને છે તે એ છે કે S પણ સ્પેક્ટરલ sdν થી બનેલું છે આ એન્ટ્રોપીનું સ્પેક્ટરલ ડિસ્ટ્રિબ્યુશન છે જેમ કે U એ udν દ્વારા આપવામાં આવ્યું છે અને પ્રૂફ વિના હું હવે દાવો કરવા જઈ રહ્યો છું કે 1T∂sν∂uνV તેથી એન્ટ્રોપીની સ્પેક્ટરલ ડેન્સિટિ જે પણ ઇન્ટરનલ એનર્જી માંની એક છે તે આંશિક ડેરિવેટિવ તમને 1T આપે છે તેથી આપણી પાસે જે છે તે 1T∂sν∂u છે હવે વેનની ફોર્મુલા પરથી આપણી પાસે u માટે કેટલાક 3e βνkT ની બરાબર છે તેથી u3e βνkT બંને બાજુનો લોગ લો અને તમને ln u3 βνkT અથવા 1T kβνln u3 મળશે અને તેથી મારી પાસે 1T છે જે kβνln⁡ એ ∂sν∂uν ની સમાન છે આપણે આને ઇન્ટીગ્રેટકરીએ છીએ અને આપણને sમળશે નાના s kβνlnu lnα3du જે છે kβνulnu u ulnα3 એ મને આ સરળ બનાવવા દો તો મને જોવા દો આપણને શું મળ્યું આપણને s kβνulnu u ulnα3 મળ્યું જે હું kuβνln⁡ 1 લખી શકું છું હું ln u3 1 કાઢી શકું છું આ s છે આ એન્ટ્રોપી ડેન્સિટિ છે તેથી હવે હું આ કેવીટી માં d નો એક નાનો ઇન્ટરવલ માનું છું તેથી સમગ્ર કેવીટી ની એન્ટ્રોપી વોલ્યુમ સમય sd હશે જે હું kudνVβνln⁡ 1 તરીકે લખી શકું છું હવે ધ્યાન આપો કે udνV એ તમારી u અને d વચ્ચેની એનર્જી છે તેથી S એ kEβνln⁡EαV3dν 1 ની બરાબર છે આ રેડિયેશન ની એન્ટ્રોપી છે તેથી હું આને ફ્રિકવન્સી ν અને νdν વોલ્યુમ V વચ્ચે રેડિયેશન ની આ એન્ટ્રોપી લખી શકું છું હવે સિસ્ટમની એનર્જી ને યથાવત રાખતા E ને બદલવા રાખતા વોલ્યુમને V1 થી V2 માં બદલવા પર વિચાર કરો તો પછી તમને મળવાનું છે તેથી S1 એ kEβνln⁡EV13dν 1 થવા જઈ રહ્યું છે S2 એ kEβνln EV23dν 1 એ થવા જઈ રહ્યું છે kEβνEV23dν ln⁡EV13dν થવા જઈ રહ્યું છે તેથી આ આપે છે S2 S1kEβνln⁡V2V1 તેથી જ્યારે E ને કોન્સટન્ટ રાખવામાં આવે છે અને વોલ્યુમ V1 થી V2 માં બદલવામાં આવે છે ત્યારે રેડિયેશન ના એન્ટ્રોપીમાં આ ફેરફાર છે અને આ પણ કન્ડીશન હેઠળ છે કે T મોટું છે તેથી T નાનું છે હવે ચાલો આપણે આની કંપેર એન્ટ્રોપીના આદર્શ ગેસ પરિવર્તન સાથે કરીએ જો હું કોઈ પાત્રનો 1 અડધો અથવા 1 ભાગ આદર્શ ગેસ ભરું છું જે V1 ની જમણી બાજુની આસપાસથી અલગ છે અને આ આખું વોલ્યુમ V2 છે અને આ વોલ ને પંચર કરે છે જ્યારે હું આ વોલ ને પંચર કરું છું ત્યારે શું થાય છે કે આ આખું કન્ટેનર ભરાઈ જાય છે અને એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે અને એન્ટ્રોપીમાં આ ફેરફાર આપણે જે કરીએ છીએ તેની ગણતરી ખૂબ સરળતાથી કરી શકીએ છીએ કે આ ગેસને ટેમ્પરેચર ને સમાન રાખીને વોલ્યુમ V1 પર પાછો ધકેલી શકીએ છીએ જો T ને બદલે નહીં તેમ રાખવામાં આવે અને ટેમ્પરેચર સમાન રાખવામાં આવે તો ગેસની ઇન્ટરનલ એનર્જી પણ યથાવત રહે છે અને હું તેને તમારા માટે તે બતાવવાની કવાયત તરીકે છોડી દઉં છું આ કિસ્સામાં જો આપણે એન્ટ્રોપી પરિવર્તનની ગણતરી કરીએ તો તમને S2 S1 n Rlog V2V1 મળશે જ્યાં n મોલ્સ ની સંખ્યા છે અને R ગેસ કોન્સટન્ટ છે તેથી આપણે જે શીખ્યા છીએ તે એ છે કે રેડિયેશન ના કિસ્સામાં એન્ટ્રોપીમાં ફેરફાર S2 S1 kEβνln V2V1 થાય છે જે હું k તરીકે લખી શકું છું તે બીજું કશું નથી પરંતુ R nછે n એ એવોગાડ્રો નંબર Ehνln V2V1 છે અને ગેસ માં S2 S1nRln V2V1 છે તેથી આનો અર્થ એ છે કે આપણે રેડિયેશન ને મોલ્સ ની સંખ્યા 1NEhν ની સમાન ગણી શકીએ છીએ મોલ્સ ની યોગ્ય સંખ્યા એટલી સમાન છે અને આદર્શ ગેસની જેમ વર્તે છે તેથી આ નો અર્થ એ પણ થાય છે કે પછી તરત જ સૂચવે છે કે રેડિયેશન ગેસ પાર્ટીકલ્સ Ehν ની સંખ્યા બરાબર છે તેથી તે1N N એ એવોગાડ્રો નંબર છે Ehν મોલ્સ ની સંખ્યા બને છે તેથી જ્યારે એનર્જી અને આદર્શ ગેસ માં ફેરફાર કર્યા વિના વોલ્યુમ બદલવાની મંજૂરી આપવામાં આવે છે ત્યારે રેડિયેશન ના એન્ટ્રોપી પરિવર્તન વચ્ચેની આ સમાનતા તમને ખ્યાલ આપે છે કે તેની સાથે મોલેક્યુલ્સના સંગ્રહની જેમ વર્તન કરી શકાય છે પરંતુ તે ફક્ત માન્યતા ને ચકાસવાનું સૈદ્ધાંતિક બતાવે છે જેને એક્સપેરિમેંટની જરૂર છે તેથી તે માટે આઇન્સ્ટાઇને ફોટો ઇલેક્ટ્રિક અસર દ્વારા તેની તપાસ કરવાની દરખાસ્ત કરી તેથી હું તમને ફરીથી આપું છું કે S2 S1 kEβνln V2V1 અને જો આપણે દરેક રેડિયેશન મોલેક્યુલ્સ ની એનર્જી ને h તરીકે લઈએ તો kEhν આપણને n R મળશે આદર્શ વાયુની જેમ જ અને તે જ આઇન્સ્ટાઇનને વિચાર આપે છે કે હું આને એનર્જી ધરાવતા પાર્ટીક્લ્સના સંગ્રહ તરીકે વિચારી શકું છું hν અને n એ n E દ્વારા h k E બને છે h v દ્વારા n R બને છે અને પછી ફોટોઇલેક્ટ્રિક અસર દ્વારા તે ચકાસવામાં આવે છે અને બધું સાચું બહાર આવે છે હું અહીં ફોટોઇલેક્ટ્રિક અસર કરવાનો નથી કારણ કે તમે તમારા 12મા ધોરણમાં ઘણી વાર તેનો અભ્યાસ કર્યો છે અને વગેરે તેથી આ જ છે જેણે રેડિયેશન નો વિચાર આપ્યો h ν અને એક્સપેરિમેન્ટલ એવિડન્સ આ પાર્ટીકલ પ્રકૃતિ પણ ફોટોઇલેક્ટ્રિક અસર હતી તેમણે તેને અન્ય કેટલીક અસરો પર પણ લાગુ કર્યું કહો કે તમે જાણો છો કે જ્યારે રેડિયેશન બહાર જાય છે રેડિયેશન એટમ ને અથડાય છે અને બહાર જાય છે તેની ફ્રિક્વન્સી માં ફેરફાર થાય છે કે વેવલેંગ્થ તેની ફ્રિક્વન્સી માં વધારો કરે છે તેથી તેને એટમ દ્વારા તેની એનર્જી નો ભાગ આપવામાં આવે છે હવે આપણે જે કરીશું તે ફરીથી આઇન્સ્ટાઇન વિચારો લાગુ કરશે આઇન્સ્ટાઇનનો ઘનપદાર્થોના નીચા ટેમ્પરેચર ના વર્તનનો અભ્યાસ કરવાનો વિચાર એ જોવા માટે કે ઓસિલેટરના ક્વોન્ટાઇઝેશનના વિચારો પણ મેકેનિકલ ઓસિલેટર્સ પર લાગુ કરી શકાય છે